આ લેક્ચર માં આપણે ફીચર ડિટેકશન અને ડિસક્રીપશન વિશે વાત કરીશું અત્યાર સુધી આપણે કેમેરા ભૂમિતિ સ્ટીરિઓ ભૂમિતિ વિશે ચર્ચા કરી છે જ્યાં આપણે વિચાર્યું છે કે સ્ટીરિયો કેમેરામાં અથવા સ્ટીરિયો ઇમેજિંગ સેટઅપમાં સમાન દ્રશ્યની બે ઇમેજીસ વચ્ચે બે દ્રશ્યો અથવા મૂળભૂત મેટ્રિક્સ વચ્ચે એક દૃશ્ય કેમેરા અથવા હોમોગ્રાફી કેવી રીતે મેળવી શકાય હવે આપણે ત્યાં ધ્યાન માં લીધું છે કે ઇમેજીસના અનુરૂપ પોઇન્ટ આપણે આપવામાં આવ્યા છે અને તે સુસંગત પોઇન્ટ્સનો ઉપયોગ કરીને આપણે તે ક્વોનટીટીસ મેળવી છે પરંતુ આ લેક્ચર માં આપણે શું અન્વેષણ કરવા માંગીએ છીએ કે તમે તે ડિટેકશનની પ્રક્રિયાને કેવી રીતે સ્વચાલિત કરી શકો છો અને સીન પોઇન્ટની અનુરૂપ જોડીનો સેટ કેવી રીતે મેળવી શકો છો તે આ મુદ્દામાં મુખ્યત્વે હશે જે આપણે આ વિશેષ મુદ્દા પર વિચારણા કરીશું તેથી અહીં એક ઉદાહરણ માટે તમે જોઈ શકો છો કે સમાન દ્રશ્યની બે ઇમેજીસ છે અહીં એક પ્રાચીન મંદિરની રચના છે અને બે જુદા જુદા દૃષ્ટિકોણમાં અમે આ ઇમેજ લીધી છે તેથી પ્રશ્ન એ છે કે તમે સીન પોઇન્ટ સાથે કેવી રીતે મેળ ખાશો ઉદાહરણ તરીકે આપણે આ ઇમેજમાંથી જાણીએ છીએ કે આ ઇમેજનો આ વિશિષ્ટ ભાગ અને અન્ય ઇમેજ માટે તેઓ એકબીજાને અનુરૂપ છે પરંતુ તે રિજિયન્સમાં પણ તમે કોરસપોનડેન્સીસ ના પોઇન્ટ્સને ચોક્કસપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો તેથી તે રિજિયન્સને શોધી કાઢીએ જ્યાં તેઓ અંદાજે અથવા અસભ્ય રીતે મેળ ખાતા હોય છે પરંતુ પછી ફરીથી તે દ્રશ્ય પોઈન્ટના સમાન મુદ્દાઓ શોધી કાઢવાની ચોકસાઈ જે એક આવશ્યકતા પણ છે અને આ સમસ્યાની ઘણી મુશ્કેલીઓ છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે તેઓ જે ઇમેજીસ કહે છે તે છે આ કિસ્સામાં સ્થાનાંતરિત તમે જાણો છો કે તમને 3 પરિમાણીય પર્સ્પેક્ટિવથી જુદા જુદા દૃષ્ટિકોણથી દૃષ્ટિકોણ મળે છે પરંતુ 2 પરિમાણની ઇમેજ માટે પણ વિવિધ પ્રકારના પરિવર્તન થઈ શકે છે ઉદાહરણ તરીકે સમાન ઇમેજને ટ્રાન્સલેટ કરી શકાય છે તેને ફેરવી શકાય છે ઉદાહરણ તરીકે આ એક પ્રકારનું રોટેશન છે અને સ્કેલ પણ અલગ અલગ હોઈ શકે છે જેનો અર્થ છે કે તમે આ ઇમેજનું સંકોચાયેલ વર્ઝન મેળવી શકો છો અથવા તમે ઇમેજ મેળવી શકો છો દૂરના દૃષ્ટિકોણથી ઓબ્જેક્ટસ નાના લાગે છે પરંતુ તે કિસ્સામાં પણ તમારે સ્ટ્રક્ચરોના અનુરૂપ પોઇન્ટ્સને ઓળખવાની જરૂર છે તેથી આ મુદ્દાઓ શોધવામાં આ પડકારો છે અને આ ગણતરીઓને લગતા ઘણા પ્રશ્નો છે તેથી આમાંના કેટલાક મુદ્દાઓ ડિટેકશન જેવા પ્રકાશિત થાય છે મેં કહ્યું હતું કે આ પોઇન્ટ્સને કેવી રીતે શોધવા તે છતાં તમે સ્ટ્રક્ચરલ પોઇન્ટ્સ શોધી કાઢવા પહેલા તમારે ધ્યાનમાં લેવું પડશે કે ટ્રાન્સફોર્મેશન પછી પણ સરળતાથી શોધી શકાય તેવા લેન્ડમાર્ક પોઇન્ટ શું છે તેથી ત્યાં ડિટેકશનની સમસ્યા છે પછી તમારે તે લેન્ડમાર્ક પોઇન્ટ્સને વિશિષ્ટ રૂપે દર્શાવવાની જરૂર છે તેથી તમારે ઇમેજમાં તેની આસપાસની રચના જોઈને તેના પડોશી આંકડા દ્વારા પોઈન્ટનું વર્ણન કરવાની જરૂર છે અને અંતે તમારે તેની સરખામણી કરવાની છે તેથી આવા લેન્ડમાર્ક પોઇન્ટના ઘણા ઉમેદવારો છે તેથી તેમાંથી તે જોડી દ્રશ્યમાં સમાન પોઈન્ટને અનુરૂપ છે તેથી આ લેક્ચરમાં આપણે આવા ઘણા મુદ્દાઓ વિશે વિચારણા કરીશું ખાસ કરીને ડિટેકશન અને ડિસક્રીપશન જે આ વિશિષ્ટ વિષયની પ્રાથમિક થીમ અહીં આ લેક્ચરમાં છે પછીથી આપણે જોડીના પોઈન્ટની જોડણીની ગણતરી પર પણ વિચાર કરીશું તેથી જ્યારે આપણે કોઈ ફીચરને શોધી કાઢવાની વિચારણા કરી રહ્યા છીએ ત્યારે વિચાર એ છે કે તમારે કોઈ ફીચર પોઈન્ટની લાક્ષણિકતા આપવાની જરૂર છે અને જેમાં અન્ય માટે કેટલીક વિશિષ્ટતા હોવી જોઈએ તે વિશિષ્ટતા વિવિધ પ્રકારના પરિવર્તન પછી પણ સાચવવી જોઈએ જેમ કે આપણે અગાઉ ટ્રાન્સલેશન રોટેશન સ્કેલિંગtranslation rotation scaling વગેરે જેવા ઉલ્લેખ કર્યો છે તેથી આ કિસ્સામાં ખાસ કરીને ત્યાં વિવિધ ગાણિતિક તકનીકો છે જેના દ્વારા તમે આ વિશિષ્ટતાને વ્યાખ્યાયિત કરવા માંગો છો તેથી આપણે એક પોઈન્ટની આસપાસના સ્થાનિક આંકડાઓ ને ધ્યાનમાં લેવા માંગીએ છીએ અને આપણે તેને સ્થાનિક પગલા તરીકે ઓળખીએ છીએ અને આપણે ઇચ્છીએ છીએ કે આ પ્રોપર્ટી ટ્રાન્સફોર્મેશનના સંદર્ભ માં અસ્પષ્ટ હોવી જોઈએ તેથી આ આકૃતિમાં આપણે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ગ્રીન સ્ક્વેર બ્લોક સાથે તે તે રિજિયન નો ઇન્ટરેસ્ટ છે જે તે લીલા ચોરસનું કેન્દ્રિય પોઈન્ટ છે આપણે ધ્યાનમાં લીધું છે કે આ એક રસપ્રદ મુદ્દો છે અને અમે આ મુદ્દાઓની આજુબાજુના આંકડા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ધારો કે આપણે આ વિન્ડો ખસેડીએ તો આ જુદા જુદા ઇમેજ પોઇન્ટની આસપાસ એક સમાન પોઈન્ટ છે તેથી કેવા પ્રકારની સ્ટ્રક્ચરલ પ્રોપર્ટી છે કે જો તમે તેને ખસેડો તો પગલાંમાં આપણે કેટલાક તફાવતો દેખાશે તેથી તમે આ વિશેષ પાસાને ધ્યાનમાં લો કે જો હું આ ચોક્કસ રિજિયન ને ધ્યાનમાં લઈશ જે સપાટ રિજિયન છે તેથી જો આપણે વિન્ડોસ ને જુદી જુદી દિશામાં ખસેડીએ છીએ તો પણ સ્થાનિક આંકડા ને તેઓ લગભગ સમાન દેખાશે જે ખાસ કરીને આ ઉદાહરણમાં તીવ્રતાના સમાન વિતરણનો એક પ્રકાર છે પરંતુ જ્યારે તમે બીજી ઇમેજને ધ્યાનમાં લો કે જ્યાં આપણે એડ્જમાં આગળ વધી રહ્યા છીએ તો પછી જો હું એડ્જની દિશામાં આગળ વધું તો તમને કોઈ ફેરફાર દેખાશે નહીં તે લગભગ સમાન પ્રકારના વિતરણો વિશેષ દેખાશે પરંતુ જો હું આની પરપેન્ડિકયુલર દિશા સાથે આગળ વધું તો એડ્જ આપણે શોધી શકીએ છીએ કે પરપેન્ડિકયુલર દિશાઓમાં આગળ વધતા જ પરિવર્તન થાય છે પરંતુ નોંધપાત્ર પરિવર્તન એ છે કે તમે કોઈપણ દિશામાં આગળ વધો તો પણ તે જ મળશે જ્યારે અહીં બે એડ્જ મળે ત્યારે આ પ્રકારના બંધારણમાં મળશે હકીકત માં આ પ્રકારની રચના એક ખૂણાની રચના છે અને તમારી વિન્ડો ની થોડી હલચલ પણ સ્થાનિક વિતરણ ને ખલેલ પહોંચાડે છે તે કેટલાક પગલા અને કેટલાક સ્થાનિક આંકડા દ્વારા પ્રતિબિંબિત થઈ શકે છે આપણે પછીથી જોઈશું કે આપણે આ આંકડાઓને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીશું તેથી આ ચર્ચાનો સારાંશ અથવા આ વિશેષ ઉદાહરણની વિશેષતા એ છે કે કેટલીક રચનાઓ સ્લાઇડ સમય 0૮૧૬ તેમના પડોશીઓનું વર્ણન કરવામાં ચોક્કસ વિશિષ્ટતા ધરાવે છે અથવા તેઓ કેટલાક સ્થાનિક આંકડા દ્વારા અનુકૂળ લાક્ષણિકતા હોઈ શકે છે તેથી આ રચનાઓમાં મોટે ભાગે ખૂણા છે જે આપણે આ પ્રકારની 2 પરિમાણીય ઇમેજીસમાં જોઈ શકીએ છીએ તેથી ચાલો આપણે કયા પ્રકારનાં આંકડા વ્યાખ્યાયિત કરી શકીએ તે સમજવા માટે આગળ વધીએ તેથી અગાઉની સ્લાઇડમાં આપણે જે ચર્ચા કરી છે તે જ વિન્ડો ધ્યાનમાં લો અને જ્યારે આપણે વિન્ડો જુદી જુદી દિશામાં સ્થળાંતર કરીશું ત્યારે કયા પ્રકારનું માપ બદલાશે તેથી આપણે વિન્ડો અંદર એક પોઈન્ટ અને તીવ્રતાના વિતરણ ની આસપાસની તીવ્રતા વિતરણ પર વિચારણા કરીશું અને આપણે આ વિન્ડોના ફેરફારને કારણે તીવ્રતાના મૂલ્યો કેવી બદલાઇ રહ્યા છે તે જોવાનું પસંદ કરીશું તેથી આ વિન્ડોમાં આ તીવ્રતાના વિતરણો કેવી રીતે બદલાઇ રહ્યા છે અને ત્યાં એક વિશિષ્ટ માપ છે કે જે સ્થળાંતર દરમ્યાન આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ આપણે સંબંધિત પોઈન્ટના સંદર્ભમાં તીવ્રતાના મૂલ્યો વચ્ચેનો તફાવત શોધી શકીએ છીએ તેથી દરેક પિક્સેલ જ્યારે ત્યાં સ્લાઇડ સમય 0૯ ૫૩ ટ્રાન્સલેટર મોશન હોય ત્યારે દરેક પિક્સેલ સ્થિર વેક્ટર દ્વારા ચોક્કસ દિશામાં સ્થાનાંતરિત થાય છે u v અહીં શું બતાવવામાં આવ્યું છે અને જો હું તે બે પિક્સેલ્સ વચ્ચે સ્થાનાંતરિત વિન્ડોમાં અને મૂળ વિન્ડોમાં તીવ્રતાના મૂલ્યો વચ્ચે તફાવત લઉં છું અને હું વર્ગ નો સરવાળો લઈશ તેથી અપેક્ષા શું છે કે જો તે એક સમાન પ્રદેશ અથવા સપાટ રિજિયન છે તો તફાવતોના વર્ગનો આ સરવાળો ખૂબ જ નાનો હશે તેઓ લગભગ 0 હશે જ્યારે તે એક એડ્જ હોય ત્યારે તે એડ્જ પોઇન્ટ્સ પર થોડો તફાવત હશે પરંતુ જ્યારે તે એક ખૂણો છે ત્યારે આ તફાવત ખૂબ જ અગત્યનો હશે

તેથી તમે આ બે મૂલ્યો વચ્ચેનો તફાવત લો અને સ્કવેર લો અને તે વિન્ડોમાં બધા પિક્સેલ્સને ધ્યાનમાં લો આ મેજર માટે તમે આ સંખ્યામાં બધા પિક્સેલ્સ માટેના તફાવતોનો વર્ગ એકત્રિત કરો જે તે અહીં વર્ણવવામાં આવેલ છે તે માપેલ છે તેથી અમે વિશિષ્ટ ડિફરેનશિયલ જિયૉમેટ્રી અને તમે ખૂબ સામાન્ય પરિસ્થિતિ માં આની ગણતરી કેવી રીતે કરી શકો તેના સંદર્ભમાં આ વિશેષ પગલાને વ્યક્ત કરીશું તેથી નાના u અને v માટે આ હાયર ઓર્ડર ટર્મ તેનો અર્થ એ કે તે ટર્મ્સ છે જે ઉચ્ચ તફાવત જથ્થાઓ પર વિચારણા કરી રહ્યા છે તેથી તે અવગણી શકાય છે તેથી હું આમાંથી ફક્ત આ લખી શકું છું આપણે ફક્ત ફર્સ્ટ ઓર્ડરમાં ફેરફારનો ઉપયોગ કરીશું અને પછી આને સરળતાથી આ અભિવ્યક્તિ દ્વારા રજૂ કરી શકાય છે જેમ તમે જોઈ શકો છો કે આ અહીં સમાન સમીકરણ ની રજૂઆત છે અને તે વધુ વિસ્તૃત કરીને આપણે શું જોઈ શકીએ છીએ કે આપણે તફાવતોના સ્કવેર નો સરવાળો કેવી રીતે લખી શકીએ છીએ આપણે ફક્ત અમુક ચોક્કસ દિશાઓ સાથેના ફક્ત પ્રથમ ઓર્ડર માં ફેરફારનો ઉપયોગ કરીને આ વિશિષ્ટ સંકેતમાં તેને અનુકૂળ રીતે લખી શકીએ છીએ તેથી તમે જોઈ શકો છો કે આને ગણતરી કરવા માટે ફક્ત ડિફરેન્સિયલ ફેરફારોની જરૂર છે તમારે તે વિન્ડોમાં એબ્સોલ્યુટ પિક્સેલ મૂલ્યોની જરૂર હોતી નથી આપણે આ સરળ અભિવ્યક્તિઓ દ્વારા તેને દૂર કરી શકીએ છીએ હકીકતમાં આ જથ્થો તમે જોઈ શકો છો કે આ જથ્થો મેટ્રિક્સ રજૂઆતોનો ઉપયોગ કરીને ક્વોડરેટિક અભિવ્યક્તિની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે તેથી અને ત્યાં એક લાક્ષણિક રજૂઆત છે અને અહીં જે બતાવવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો કે આ લખી શકાય છે અને તમે જોઈ શકો છો કે આ તે ક્વોડરેટિક અભિવ્યક્તિ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો તેથી ખાસ કરીને અહીં બતાવેલ આ જથ્થો ખરેખર સ્થાનિક આંકડા ઓને પ્રતિબિંબિત કરે છે તેથી ત્યાં ત્રણ વિશિષ્ટ પગલાં છે જે સ્થાનિક રૂપે લાક્ષણિકતા ધરાવે છે એક એ x ની દિશામાં ડિફરેનશિયલનો સ્કવેર છે પછી y ની દિશામાં ડિફરેનશિયલનો સ્કવેર જે u અને v દિશાઓ દ્વારા પણ સૂચવવામાં આવે છે અને x સાથેનો ડિફરેનશિયલ અને y સાથેનો ડિફરેનશિયલ છે તમારે અહીં શું નોંધવું જોઈએ કે આ મેજર તે સ્થાનિક આંકડા ઉપરનું એગ્રેગેશન છે તેથી તે તે ચોક્કસ સમયે મેજર નથી તે એગ્રેગેશન છે તેથી આપણે તેને ડિસ્ટ્રિબ્યુશન તરીકે ધ્યાનમાં લેવું જોઈએ અને કોઈપણ લાક્ષણિક ડિસ્ટ્રિબ્યુશન માટે તે મૂલ્યોની અપેક્ષા છે કે જે મૂલ્યોને ધ્યાનમાં લેવામાં આવશે અથવા તે મૂલ્યોની સરેરાશ છે જેથી આ મેટ્રિક્સ રચાય છે હવે આ મેટ્રિક્સ પોઈન્ટના સ્થાનિક આંકડાઓને લાક્ષણિકતા આપે છે અને આપણે જોઈશું કે આ મેટ્રિક્સ કેવી રીતે ફીચર પોઈન્ટને લાક્ષણિકતા બનાવવામાં મદદ કરશે તેથી આ આ ચોક્કસ અભિવ્યક્તિનો સારાંશ છે ફરી એક વાર તે અહીં વધુ પ્રખ્યાત સ્વરૂપમાં લખાયેલું છે કારણ કે આપણે જોઈ શકીએ કે આ તે મેટ્રિક્સ છે જેની હું વાત કરી રહ્યો હતો આપણે આ મેટ્રિક્સને H તરીકે સૂચવીશું જુઓ આપણે આ રજૂઆત સાથે ચાલુ રાખીશું ફંકશન E દ્વારા રજૂ કરેલા તફાવતોના વર્ગના સરવાળો તરીકે આ ફોર્મમાં ત્યાં રજૂ થઈ શકે છે જ્યાં પિક્સેલની આસપાસ તમારે x દિશા અને y દિશાઓ સાથેના વિભિન્ન ફેરફારોને માપવાની જરૂર હોય છે જેની સરેરાશ લે છે અને તમારે તે ફેરફારોના સ્કવેર ની સરેરાશ અને x દિશા અને y દિશાની વ્યક્તિગત સરેરાશની જરૂર છે તેથી ફરી એકવાર મોટો પ્રશ્ન કે જો લીલી વિન્ડો કેન્દ્ર વાદળી એકમ વર્તુળ પર ગમે ત્યાં ખસેડે છે તો પછી આ વિશિષ્ટ જથ્થો કેવી રીતે બદલાય છે તેથી તે પ્રશ્ન છે જે આપણે પૂછવાની જરૂર છે અને આપણે તે શોધવાની જરૂર છે તેથી આ તે છે જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ કે આપણે ત્યાં ફેરફારોનું નિરીક્ષણ કરવાની જરૂર છે અને તે દિશાઓ છે કે જેના માટે આ પરિવર્તન સૌથી મોટો અને સૌથી નાનો પણ હશે હવે ગાણિતિક રીતે આ શોધી શકાય છે જો હું તે સંદર્ભિત મેટ્રિક્સનું આઇગન વિશ્લેષણ કરું છું જે મેં અહીં સંદર્ભિત કર્યું છે અને આપણે આ મેટ્રિક્સને H દ્વારા સૂચિત કરીએ છીએ તેથી આપણે આના માટે આઇગન વિશ્લેષણ કરીશું અને આઇગનવેક્ટર્સ તેઓ આપણે તે દિશાઓ આપશે તેમાંથી એક ઉચ્ચ આઇગનવેલ્યુ અથવા મોટા આઇગનવેલ્યુ અનુરૂપ છે જે આપણને મોટા બદલાવની દિશા સાથેના મોટા ફેરફારોની સાથે નાના ફેરફારો આપશે આઇગનવેલ્યુ તમે અમને નાના ફેરફાર સાથે અને લિનિયર બીજગણિતના ગુણધર્મોથી તે દિશા નિર્દેશ કરશો કે તેઓ ઓર્થોગોનલ છે તેથી ત્યાં બે ઓર્થોગોનલ દિશાઓ છે જે તમને મળશે તેથી આ ચોક્કસ કિસ્સામાં આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર્સની ગણતરીની માત્ર ઝડપથી નિરીક્ષણ કરીએ તો આપણી પાસે ખૂબ જ સરળ પરિસ્થિતિ છે કારણ કે આપણો મેટ્રિક્સ ફક્ત 2x2 મેટ્રિક્સ છે અને જેમ કે તમે જાણો છો કે મેટ્રિક્સ A ની આઇગનવેક્ટર્સની વ્યાખ્યા છે કે હું જાણું છું કે જો હું આ ગુણાકાર કરું છું તો હું આ રૂપાંતર A સાથે સમાન પરિમાણીય જગ્યામાં વેક્ટર x ને પરિવર્તિત કરું છું તો મારે તે જ દિશામાં સમાન વેક્ટર મેળવવું જોઈએ જેની પરિમાણતા બદલાશે તેથી તે એક સ્કેલ કરેલું વેક્ટર છે જે તમને મળશે અને તે સ્કેલ વેલ્યુ આઇગનવેલ્યુ અને વેક્ટર છે જે વેક્ટરને આઇગનવેક્ટર કહેવામાં આવે છે તેની દિશા બદલી રહ્યું નથી તેથી એક રીત જેમાંથી તમે આ આઇગનવેલ્યુ શોધી શકો છો તે તમે કરી શકો છો તેથી લેમ્બડાના બે મૂલ્યો હશે અને ખાસ કરીને જો મેટ્રિક્સ સિમેટ્રિક છે તો તમને ત્યાં અસલ મૂલ્યો મળશે તેથી અમે આ સ્પર્ધાના સારાંશ જોશું તેથી આ કેસોમાં ડિટરમીનેન્ટની સ્પર્ધાઓ અહીં બતાવવામાં આવી છે હવે ત્યાં 2 ના ગુણાંક અને ત્યાં કોન્સટન્ટ ટર્મ હશે અને તે જેવા સમીકરણોના રૂપમાં છે અને પછી તમે જાણો છો કે ઉકેલો શું છે હકીકત માં હું ફક્ત આ તત્વોની દ્રષ્ટિએ આ ઉકેલો તમને અહીં બતાવીશ તેથી આ આ સમીકરણોનો ઉકેલો છે અને તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં તમે આ બે કિંમતો દર્શાવે છે કે એક લેમ્બડા વત્તા છે જે મોટા મૂલ્ય છે તેથી આપણે આ વિશિષ્ટ સમીકરણને હલ કરવાની જરૂર છે અને તેમાંથી એક રીડન્ડન્ટ હશે અથવા તમે તેના બદલે 0 ની ગણતરી કરીને કોન્સટન્ટ મૂલ્યની સમાન y નો ઉપયોગ કરી શકો છો અને પછી તમે અનુરૂપ આઇગનવેક્ટર શોધી શકો છો તેથી એકવાર જ્યારે તમે લેમ્બડાને જાણો છો તો પછી તમે બીજાને હલ કરીને આઇગનવેક્ટર શોધી શકો છો તેથી આ પ્રકારની મેટ્રિસીસ આપવામાં આવતા આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરની સ્પર્ધાઓની સમીક્ષા છે હવે ચાલો જોઈએ કે આ જથ્થા કેવી રીતે પોઈન્ટને લાક્ષણિકતા બનાવવામાં મદદ કરે છે તેથી ફરી એકવાર આપણે અહીં મેટ્રિક્સ H બતાવ્યું છે અને આપણે મોટા આઇગનવેલ્યુઝ અને નાના આઇગનવેલ્યુની ગણતરી કરી શકીએ છીએ અનુરૂપ આઇગનવેક્ટર્સ અહીં x અને x દર્શાવવામાં આવ્યા છે તેથી જો તમે E મૂલ્યના સૌથી નાના અને સૌથી મોટા ફેરફાર સાથે પાળીને વ્યાખ્યાયિત કરવા માંગતા હોવ તેથી x એ E માં મોટા પ્રમાણમાં વૃદ્ધિની દિશા છે એ x અને x માં વધારો થવાની માત્રા છે અને E માં નાનામાં વધારો થવાની દિશા છે અને x દિશામાં વધારોની માત્રા છે તેથી અમારું ઉદ્દેશ એ છે કે આપણે એક ફીચર પોઈન્ટને નિર્ધારિત કરવું જોઈએ જ્યાં Eu v ના આ મૂલ્યો બધી દિશામાં નાના બદલાવ માટે મોટા હોવા જોઈએ કારણ કે આ જ રીતે આપણે કોઈ મુદ્દાને લાક્ષણિકતા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે કહ્યું હતું કે સ્થાનિક પગલાં ખલેલ પહોંચાડશે પણ જો નાના બદલાવ એટલે કે આ મૂલ્ય ખૂબ મોટું હોવું જોઈએ કે તફાવત ખૂબ મોટો હોવો જોઈએ તેથી u v મોટું હોવું જોઈએ તેથી તેનો અર્થ એ છે કે જો હું મોટામાં મોટા પરિવર્તન અને નાના ફેરફારની દિશા ધ્યાનમાં લઉ તો તેથી ફક્ત તે સુનિશ્ચિત કરવા માટે કે તે મોટું હોવું જોઈએ નાનામાં નાનો ફેરફાર પણ ખૂબ ઊંચો હોવો જોઈએ તેથી આ રીતે અહીં કોઈ ફીચર પોઈન્ટને ઓળખવા અથવા તેનું ફીચર દર્શાવવા માટે નાના આઇગનવેલ્યુ વધુ મહત્વપૂર્ણ છે તેથી આ જ છે જે u v નું ન્યૂનતમ બધા યુનિટ વેક્ટરો કરતા વધારે હોવું જોઈએ અને આ ન્યૂનતમ H ના નાના આઇગનવેલ્યુ લેમ્બડા માઇનસ દ્વારા આપવામાં આવ્યું છે જેની આપણે ચર્ચા કરી છે તેથી અહીં કેટલાક ઉદાહરણો સ્લાઇડ્સમાંથી લેવામાં આવ્યા છે જે અહીં બતાવવામાં આવ્યા છે કે તે ડાર્યા ફ્રોલોવા અને ડેનિસ સિમાકોવ દ્વારા વેઇઝમેન સંસ્થાની સ્લાઇડ્સમાંથી અપનાવવામાં આવી છે હકીકતમાં તે અગાઉની બધી સ્લાઇડ્સ તે લેક્ચર સ્લાઇડ્સથી સ્વીકારવામાં આવેલ છે હવે આપણે આ ખૂબ સરસ ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે ત્યાં ચેસ બોર્ડની પેટર્ન છે અને જો હું દરેક પોઈન્ટએ તફાવતોના વર્ગના સરવાળોનું આઇગન વિશ્લેષણ કરું તો પછી આપણે મોટા આઇગનવેલ્યુસનું વિતરણ મેળવી શકીએ જે આના ઉપર બતાવ્યા પ્રમાણે છે જે આ દ્વારા આપવામાં આવે છે તેથી તમે શોધી શકો છો કે આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર આ બધા સમાન રિજિયન માટે મોટી આઇગનવેલ્યુ લગભગ 0 છે તેથી તે કાળા છે જ્યારે એડ્જમાં ત્યાં એકદમ અગ્રણી છે હકીકતમાં તેઓ ઇન્ટરસેકશન પોઇન્ટ્સમાં વધુ અગ્રણી હોવા જોઈએ જે ફક્ત ઓપ્ટિકલ ઇલ્યુઝનને કારણે કોર્નર્સ છે હવે તેઓ થોડો ઘાટા લાગે છે પરંતુ તે સ્પષ્ટ થશે કે જો હું નાના આઇગનવેલ્યુને ધ્યાનમાં રાખું છું જો હું નાના આઇગનવેલ્યુને પ્લોટ કરું છું તો આપણે ખરેખર તે ઇન્ટરસેકશન પોઇન્ટ જોઈશું જે પ્રકાશિત થયા છે તેથી નાના આઇગનવેલ્યુ માટે પણ લગભગ 0 છે તેથી ફક્ત તે જ એડજીસના ઇન્ટરસેકશન પોઇન્ટ્સ કે જેને આપણે તે કાળા અને સફેદ ચોરસના કોર્નર પોઇન્ટ તરીકે ઓળખાવી શકીએ છીએ તમે શોધી શકો છો કે તે કોર્નર પોઇન્ટ સ્પષ્ટ રીતે પ્રકાશિત કરવામાં આવ્યા છે અને આ તે જ રીતે આપણે આ ચોક્કસ ઉદાહરણમાં તે કોર્નર પોઇન્ટ્સને શોધી શકીએ છીએ તેથી હવે આપણે ફીચર્સ ડિટેક્ટ કરવા માટે આ ચર્ચાના આધારે અલ્ગોરિધમ ડિઝાઇન કરી શકીએ છીએ જે ખરેખર ઇમેજમાં કોર્નરવાળા પોઇન્ટ્સ છે તેથી આપણે શું કરી શકીએ કે આપણે ઈમેજનાં દરેક પોઈન્ટએ ગ્રેડીંટ પોઈન્ટની ગણતરી કરી શકીએ છીએ અને પછી આપણે ચર્ચા કર્યા મુજબ ગ્રેડીંટ એંટ્રીસમાંથી મેટ્રિક્સ H મેળવી શકીએ છીએ તેથી હકીકતમાં H ના એલિમેંટ્સને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમ જેમ મેં કહ્યું છે કે તમારે x દિશા અને y દિશા સાથે ગ્રેડીંટની ગણતરી કરવાની જરૂર છે અને ગ્રેડીંટ સ્કવેરની પણ ગણતરી કરવાની જરૂર છે કારણ કે સ્લાઇડ સમય૨૮00 જ્યારે તમે સરેરાશ લો ત્યારે તમારે ગ્રેડીંટ ના સ્કવેર ઉપર સરેરાશ લેવાની જરૂર છે હવે તમે ફક્ત x પરના ગ્રેડીંટ પર સરેરાશ લો અને પછી તમે એક સ્કવેર બનાવો તેથી તમારે આ વિશિષ્ટ મુદ્દાને નોંધવું પડશે કારણ કે જ્યારે તમે આ અલ્ગોરિધમનો અમલ કરો ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ નહીં તો તમે જોઈ શકો છો કે આ H નો આ ડિટરમીનેન્ટ હંમેશા 0 રહેશે તેથી તે લાક્ષણિકતા લાવવામાં સમસ્યા હશે અને પછી આપણે H ના આઇગનવેલ્યુ ની ગણતરી કરવી જોઈએ જેમ આપણે ચર્ચા કરી છે લઘુત્તમ આઇગનવેલ્યુના મોટા રિસ્પોન્સ સાથેના પોઇન્ટ્સને સ્થિત કરો અને આપણે કેટલાક પ્રાયોગિક ધોરણે પસંદ કરેલ થ્રેશોલ્ડને ધ્યાનમાં લઈને એક મોટો રિસ્પોન્સ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે જો તે અમુક થ્રેશોલ્ડ કરતા વધારે હોય તો આપણે તે એક પોઈન્ટ તરીકે ધ્યાન માં લઈ શકીએ છીએ પરંતુ તે ત્યાં ખૂબ જ ચોક્કસ લાક્ષણિકતાઓ નથી કોઈ વિશિષ્ટ કોર્નર પોઇન્ટના પડોશી પોઇન્ટ્સ પણ હોઈ શકે છે જેનો આપણે આ મોટો રિસ્પોન્સ મળી શકે છે તેથી ફક્ત ખૂણાના પોઈન્ટને શોધવા માટે આપણે તે જવાબોના સ્થાનિક મેક્સીમાને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી તે આપણને ફીચર પોઇન્ટ્સ આપશે તેથી સ્લાઇડ્સમાં આ ફરી એક ખૂબ સરસ ઉદાહરણ છે એવું લાગે છે કે તમે આ ગણતરીમાં જોઈ શકો છો કે જે દેખાશે તે ઇમેજીસના રિઝોલ્યુશનમાં ખૂબ નાનું પોઈન્ટ છે જો હું આ ઇમેજને ઝૂમ કરું છું અને ડિસ્પ્લે ઉપરના મોટા રિઝોલ્યુશનમાં નાના પડોશીમાં પિક્સેલ્સના ડિસ્ટ્રિબ્યુસનને જોઉં છું તો અસરકારક રીતે હું તીવ્રતાના મૂલ્યોનું ડિસ્ટ્રિબ્યુસન જોઈ શકું છું જે તમે અહીં મધ્ય ભાગમાં જોઈ શકો છો તે રીતે એક સ્ટાર પેટર્નનો પ્રકાર છે હકીકતમાં તેઓ એક સ્થાનિક મેક્સિમા છે અને તે કોર્નર પોઇન્ટ છે અને તે તે ચોક્કસ ફીચર પોઈન્ટને કેવી રીતે ચોક્કસપણે વ્યાખ્યાયિત કરી રહ્યું છે અને આપણે તે સ્થાનિક મેક્સીમા પર વિચાર કરીશું સ્થાનિક મેક્સિમાની ગણતરીનું આ મહત્વ છે તેથી સાથેના મુદ્દાઓ સ્થાનિક મૅક્સીમા તરીકે કે જે ફીચર પોઈન્ટ માટે ધ્યાનમાં લેવા જોઈએ તેથી આપણે આ ગણતરી આપે છે આપણે પ્રખ્યાત હેરિસ ઓપરેટર આપે છે અને આ કિસ્સામાં આપણે મુખ્ય તરીકે ધ્યાનમાં લઈએ છીએ પરંતુ આ મુખ્ય ગણતરીમાં સીધા ગણતરી કરવાને બદલે આપણે સમાન પગલાની ગણતરી કરી શકીએ છીએ જે તમને પ્રમાણસર જથ્થો આપશે તેથી આ માપમાંથી એક જે તે અહીં પ્રતીક f દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે તમે આઇગનવેલ્યુના ઉત્પાદન પર વિચારણા કરી રહ્યા છો અને જે આઇગનવેલ્યુઝના સરવાળા દ્વારા સામાન્ય થાય છે તમે જોઈ શકો છો કે બંને આઈગનવેલ્યુસ મોટા હોવા જોઈએ આ પ્રોડક્ટ ખૂબ મોટું હોવું જોઈએ અને તે પછી એકંદરે આઈગનવેલ્યુસ અને ડિટરમીનેન્ટના સંદર્ભમાં તેને નૉર્મલાઇઝ્ડ કરવામાં આવે છે તેથી આ ગણતરીઓ કોઈ પણ સ્કવેર રુટ ઓપરેશન્સ અથવા કંઈપણ કર્યા વિના સરળતાથી કરી શકાય છે આ મેટ્રિક્સ H ના ડિટરમીનેન્ટની શોધવાની ગણતરીની સમાન છે જે આપણને આઈગનવેલ્યુસનું પ્રોડક્ટ અને આઈગનવેલ્યુસનો સરવાળો આપશે જે આપણે ડિટરમીનેન્ટ મેટ્રિક્સ H ના ટ્રેસ દ્વારા વ્યાખ્યાયિત કરીશું તેથી આ માપનો ઉપયોગ કરીને આપણે તે મુદ્દાઓ જોઈ શકીએ છીએ તેથી આને હેરિસ ઓપરેટર કહેવામાં આવે છે કારણ કે આ ક્રિયાને લાગુ કરીને આ પગલાંની ગણતરી કરીને અને આ માપનાં સ્થાનિક મેક્સિમાની ગણતરી દ્વારા આપણે તે વિશેષતાઓ શોધી શકીએ છીએ તેથી આ જ કારણ છે કે હેરિસ કોર્નર ડિટેક્ટર સીધા આઇગનવેલ્યુઝની ગણતરી કરતા કાર્યક્ષમ છે તેથી ત્યાં ઘણા અન્ય ડિટેક્ટર હોઈ શકે છે પરંતુ આ સાહિત્યનો સૌથી લોકપ્રિય ડિટેક્ટર છે તેથી તે ફક્ત બતાવે છે કે આ બંને કામગીરી કેવી રીતે લગભગ સમાન છે તમે ટોચ પર જોઈ શકો છો ઇમેજીસની જોડી તેઓ હેરિસ ઓપરેટરનો ઉપયોગ કરીને તે ફંક્શનલ મૂલ્યોનું ડિસ્ટ્રિબ્યુશન બતાવી રહ્યાં છે જ્યાં તે થોડું ફ્લૅટર્ડ લાગે છે પરંતુ હજી પણ સ્થાનિક મેક્સિમા જાળવી રાખવામાં આવી છે અને તીવ્ર એક અલબત્ત છે નાના આઈગનવેલ્યુસ પરંતુ આપણે હેરિસ ઓપરેટરના વિશે પણ ચર્ચા કરી છે કારણ કે અહીં તમારે કોઈ સ્કવેર રુટ ઓપરેશનની જરૂર નથી ફક્ત તમે જ મેટ્રિક્સના ડિટરમીનેન્ટ અને ટ્રેસને શોધી શકો છો અને ગુણોત્તર મેળવી શકો છો અને તે તમને આ કામગીરી આપશે આ ડિટેક્ટરનાં કેટલાક ઉદાહરણો છે તે અહીં દર્શાવવામાં આવ્યા છે જે કહે છે ઇનપુટ ઇમેજ બતાવવામાં આવી છે અને પછી ડિસ્ટ્રિબ્યુશન f મૂલ્ય બતાવવામાં આવ્યું છે અને જો મને સ્થાનિક મૅક્સીમા મળે છે તો આપણે તે પોઇન્ટ્સના કેટલાક ચોક્કસ સ્થાનો મેળવી શકીએ જે તીવ્રતાના ડિસ્ટ્રિબ્યુશનમાં કોર્નર જેવા હોય છે તે ચોક્કસ પોઇન્ટ્સનું તીવ્ર પરિવર્તન છે તેથી ચાલો આપણે અહીં આ વિશિષ્ટ લેક્ચરમાં રજા લઈશું આપણે આ વિશેની ફીચર ડિટેકશન અને ડિસક્રીપશન અને ડિસ્ક્રિપ્ટર મેળવવાની પ્રેરણા જે ફીચર મેચિંગ છે તે જાણીએ છીએ જેની ચર્ચા આપણે આગામી લેક્ચર માં કરીશું ખુબ ખુબ આભાર કીવર્ડ્સ હેરિસ કોર્નર ડિટેક્ટર સ્થાનિક મૅક્સીમા મેચ સીન પોઇન્ટ્સ ફીચર ડિટેકશન